શુભેચ્છાઓ આઇટમ બેંકો પર મોડ્યુલ 2 યુનિટ 9 માં આપનું સ્વાગત છે આપણે એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આકારણી પેટર્ન અને આકારણી સાધનો ડિઝાઇન કરવાની પ્રક્રિયા સમજી આ એકમનું પરિણામ એન્જિનિયરિંગ કોર્સ માટે આઇટમ બેન્કો ડિઝાઇન કરવાની પ્રક્રિયાને સમજવાનું છે આપણે આગળ વધતા પહેલા હું થોડા મુદ્દાઓ સ્પષ્ટ કરવા માંગુ છું આપણે આ એકમોના અંત તરફ તે મુદ્દાઓની ફરી મુલાકાત કરીશું કેટલાક પ્રશિક્ષકોને આઇટમ બેંકને ડિઝાઇન તબક્કાના યોગ્ય ભાગ તરીકે ધ્યાનમાં લેવા અંગે કેટલાક રિઝર્વેશન હોઈ શકે છે સાચું તે અલગ હોઈ શકે છે પરંતુ આપણે જોશું કે આ તબક્કા દરમિયાન આઇટમ બેંકને ડિઝાઇન કરવાના ફાયદા છે બીજો મુદ્દો એ છે કે જ્યારે આપણે આઇટમ બેંક અથવા પ્રશ્ન બેંક કહીએ છીએ ત્યારે ફેકલ્ટીનો અમુક વર્ગ વિચારી શકે છે કે આનાથી વિદ્યાર્થીઓની શિક્ષણની ગુણવત્તા નબળી પડી જશે આપણે આ એકમોના અંત તરફ આ મુદ્દાઓ પર પાછા આવીશું પરંતુ આ બે મુદ્દાઓ ટાળવામાં આવ્યા છે તેવું ધારીને આપણે એન્જિનિયરિંગ અભ્યાસક્રમ માટે આઇટમ બેન્કોને ડિઝાઇન કરવાના વિચાર સાથે આગળ વધીશું આઇટમ બેંકને પ્રશ્ન બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે તે વધુ લોકપ્રિય ઉપયોગ છે આઇટમ બેંક શું છે તે અભ્યાસક્રમના પરિણામો અને જાણકારીના સ્તરો અનુસાર ચોક્કસ હેતુ માટે આયોજિત મોટી સંખ્યામાં વસ્તુઓના પરીક્ષણનો સંગ્રહ છે એક મહત્વનો મુદ્દો એ છે કે તે એકદમ મોટી સંખ્યામાં વસ્તુઓનું પરીક્ષણ છે ગુણવત્તાયુક્ત આઇટમ બેંક તેના હેતુને પૂર્ણ કરે છે તેની ખાતરી કરવા માટે આ ખૂબ મહત્વનું છે આઇટમ બેંકનો હેતુ ક્વિઝ સોંપણીઓ આંતરિક પરીક્ષણો અને સેમેસ્ટર અંતની પરીક્ષા માટે પરીક્ષણ સાધનોની ડિઝાઇનની જરૂરિયાતોને પૂરી કરવાનો છે મુખ્યત્વે આઇટમ બેંકનો ઉદ્દેશ વિવિધ આકારણીઓ માટે ક્વોલિટી એસેસમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડિઝાઇન કરવાનો છે ક્વિઝ સોંપણીઓ આંતરિક પરીક્ષણો અથવા CIE અને SEE ના પરીક્ષણો અન્ય મહત્વનું પાસું એ છે કે આઇટમ બેંકમાં સમાવિષ્ટ વસ્તુઓની સમીક્ષા કરવી જરૂરી છે આઇટમ બેંકમાં દાખલ થાય તે પહેલાં વસ્તુઓની સમીક્ષા કરવા માટે એક પ્રક્રિયા હોવી આવશ્યક છે સમીક્ષા એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવશે કે જે વસ્તુઓ આઇટમ બેંકમાં સમાવિષ્ટ થાય છે તે ચોક્કસ ગુણવત્તાના ધોરણો ધરાવે છે આઇટમ્સ સાથેના કેટલાક મુદ્દાઓ હોઈ શકે છે ભાષાના મુદ્દાઓ પ્રશ્ન જે રીતે વર્ણવેલ છે તેમાં અસ્પષ્ટતા પ્રશ્ન પૂછવામાં આવે છે તે રીતે તકનીકી છટકબારીઓ હોઈ શકે છે તે જરૂરી છે કે આઇટમ બેંકમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે તે પહેલાં વસ્તુઓની સમીક્ષા કરવાની પ્રક્રિયા છે આઇટમ બેંકમાં સમાવિષ્ટ વસ્તુઓ સમીક્ષા પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર છે અને આઇટમ બેંકમાં આ વસ્તુઓનો ઉપયોગ કરવા માટે ચોક્કસ આકારણી સાધન કંપોઝ કરતી વખતે અમને કેટલીક વધારાની માહિતીની જરૂર છે આઇટમ્સ ઘણા પરિમાણો સાથે ટેગ થયેલ છે આપણે હાલમાં જોઈશું કે કયા પરિમાણો છે જેની સાથે આપણે વસ્તુઓને ટેગ કરવાની જરૂર છે મૂલ્યાંકન સાધન લખવામાં આઇટમ્સનો અસરકારક ઉપયોગ કરવા માટે આ જરૂરી છે આઇટમ બેંકને ડેટાબેઝ તરીકે ગોઠવવાની જરૂર છે જો સ્વચાલિત રીતે સોફ્ટવેર સાધનોનો ઉપયોગ કરીને પરીક્ષણ સાધનો જનરેટ કરવા હોય જો મૂલ્યાંકનનાં સાધનો ઉત્પન્ન કરવાનાં હોય તો દેખીતી રીતે આપણે આઇટમ બેંકને અમુક પ્રકારના ડેટાબેઝ તરીકે ગોઠવવી જોઈએ અન્યથા સંસ્થા આઇટમ બેંકનો ઉપયોગ કરવાનું સરળ બનાવશે પછી ભલે તે તેનો ઉપયોગ જાતે જ કરતી હોય આપણને આ આઇટમ બેંકોની કેમ જરૂર છે મુખ્ય હેતુ સારી ગુણવત્તાના મૂલ્યાંકન સાધનો લખવા માટે સક્ષમ બનવાનો છે દેશભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ખાસ કરીને સેમેસ્ટર અંતની પરીક્ષાના પેપરો ઉપલબ્ધ છે ઘણી સંસ્થાઓમાં તેઓ વેબ પર ઉપલબ્ધ છે ઘણા કિસ્સાઓમાં આંતરિક આકારણી પરીક્ષણ પેપર પણ ઉપલબ્ધ છે ત્યાં કેટલીક મર્યાદાઓ છે જે ખૂબ જ સ્પષ્ટ રીતે દૃશ્યમાન છે અને આઇટમ બેંક જરૂરી છે કે જે કોઈ સાધન કંપોઝ કરે જેમાં આ સમસ્યાઓ ન હોય કેટલીક આઇટમ બેંકોમાં તમે કઈ વિશિષ્ટ મર્યાદાઓ જોઈ શકો છો ભાષાની અસ્પષ્ટતા અને તકનીકી અચોક્કસતા ફરી એકવાર આ કહેવું નથી કે મોટાભાગના સાધનો આના જેવા છે અથવા દરેક સાધનો આના જેવા છે પરંતુ તે સાચું છે કે ઘણા મૂલ્યાંકન સાધનોમાં આ મર્યાદાઓ છે જવાબ આપવા માટે જરૂરી સમય અને પ્રશ્નનો અવકાશ વચ્ચે અસંગતતા આ ચોક્કસ મૂલ્યાંકન સાધન છે કે જેનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેના પર આધાર રાખે છે અને આપણે ચોક્કસ પ્રશ્નનો જવાબ આપવા માટે સરેરાશ વિદ્યાર્થી દ્વારા ચોક્કસ સમય લેવાની અપેક્ષા રાખીએ છીએ પરંતુ જરૂરી વાસ્તવિક સમય કાં તો તેના કરતા ઘણો વધારે અથવા તેનાથી ઓછો હોઈ શકે છે વધુ વખત તે ધારેલા સમય કરતા ઘણું વધારે હોય છે જેનાથી પ્રશ્નપત્ર ખૂબ લાંબુ બને છે CO અથવા એકમો અથવા વિષયો અને જાણકારીના સ્તરોમાં પ્રશ્નોનું અસમાન વિતરણ સમગ્ર CO માં પ્રશ્નોનું અસમાન વિતરણ આપેલ આંતરિક પરીક્ષણ ત્રણ CO ને આવરી લે છે CO1 CO2 CO3 પરંતુ વાસ્તવમાં તે સાધન મુખ્યત્વે માત્ર CO1 અને CO2 ને આવરી શકે છે CO3 તે મૂલ્યાંકન સાધનમાં માત્ર નજીવું ધ્યાન મેળવી શકે છે વર્ગખંડમાં CO3 પર પ્રશિક્ષકે કેટલો સમય વિતાવ્યો છે તે આ સંબંધિત છે જાણકારીના સ્તરો પર અસમાન વિતરણ CO બધા લાગુ સ્તર પર છે પરંતુ મુખ્યત્વે પૂછાયેલા પ્રશ્નો સમજણ સ્તર પર છે અથવા યાદ સ્તર પર છે આનો અર્થ એ નથી કે અમને નીચલા સ્તરે કોઈ પ્રશ્નો ન હોવા જોઈએ જો કોઈ CO એપ્લાય લેવલ પર હોય તો સમજવા અથવા યાદ રાખવાના નીચા જાણકારીના સ્તરે અમુક વસ્તુઓ રાખવી યોગ્ય છે પરંતુ જો મુખ્યત્વે તમામ વસ્તુઓ નીચલા સ્તરે હોય તો સાધનની ગુણવત્તા શંકાસ્પદ બને છે અસમાન મુશ્કેલી સ્તર પ્રશ્ન ચોક્કસ CO અને જાણકારીના સ્તર સાથે મેળ ખાય છે પરંતુ મુશ્કેલીના સ્તર ઘણા પ્રશ્નોમાં નોંધપાત્ર રીતે બદલાય છે તે પણ સમસ્યાઓમાંથી એક છે જે થઇ શકે છે કેટલાક કિસ્સાઓમાં મૂલ્યાંકન વસ્તુઓનું જાણકારીના સ્તર નીચલા સ્તરે ઘટાડવામાં આવે છે જેથી આમાંના કેટલાક મુદ્દાઓને ટાળી શકાય જેના પરિણામે તમામ વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તામાં ઘટાડો થાય છે આ બધી મર્યાદાઓને દૂર કરવા માટે ક્યુરેટ કરેલી આઇટમ બેંક રાખવી અનુકૂળ રહેશે બધી વસ્તુઓ એક પ્રક્રિયામાંથી પસાર થઈ છે જેના દ્વારા તેમની સમીક્ષા કરવામાં આવે છે અને ગુણવત્તાવાળી વસ્તુઓ ફક્ત આઇટમ બેંકમાં જ દાખલ થઈ છે તે સાચું છે કે આઇટમ બેંક બનાવવા માટે નોંધપાત્ર પ્રયત્નોની જરૂર છે ખાસ કરીને પ્રથમ વખત જ્યારે કોઈ આઇટમ બેંક બનાવી રહ્યું હોય ત્યારે તેમાં નોંધપાત્ર પ્રયાસ કરવામાં આવે છે પ્રથમ વખત આઇટમ બેંક બનાવવા માટે ફેકલ્ટીઓએ ગુણવત્તા સમય અલગથી પસાર કરવો પડશે ત્યારબાદ તે એટલો સમય લેતો ન હોઈ શકે કારણ કે આપણે ફક્ત આઇટમ બેંકને સુધારવાની જરૂર છે કદાચ અમુક વસ્તુઓ ઉમેરો અમુક વસ્તુઓ દુર કરી નાખો તે પ્રથમ વખત સારી આઇટમ બેંક બનાવવા માટે નોંધપાત્ર પ્રયત્નો કરે છે જો કે આઇટમ બેંક હોવાના ઘણા ફાયદા છે સારી ગુણવત્તાની ક્વિઝ ક્લાસ ટેસ્ટ અસાઇનમેન્ટ અને યુનિવર્સિટી લેવલે પણ સેમેસ્ટર એન્ડ પરીક્ષા પેપર ડિઝાઇન કરવામાં ફેકલ્ટી નોંધપાત્ર સમય બચાવી શકે છે સારી અને એકસમાન ગુણવત્તાના મૂલ્યાંકન સાધનો સુયોજિત કરતી વખતે યુનિવર્સિટી સ્તરે પેપર સેટર્સને ઘણો ફાયદો થઈ શકે છે એકવાર અમારી પાસે આઇટમ બેંક હોય અને જો તે યોગ્ય ડેટાબેઝ તરીકે બનાવવામાં આવે તો આકારણી અને મૂલ્યાંકન બનાવવા અને સંચાલિત કરવા સાથે સંકળાયેલી કેટલીક અથવા બધી પ્રક્રિયાઓ કમ્પ્યુટરાઇઝ્ડ કરી શકાય છે આ ફરીથી નોંધપાત્ર સમય બચાવશે હકીકતમાં આજે જો તમે ઘણી સ્વાયત્ત સંસ્થાઓ બિન સ્વાયત્ત સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં જોશો હકીકતમાં તેમના સમયનો નોંધપાત્ર ભાગ પરીક્ષા પ્રક્રિયા માટે સમર્પિત છે પ્રશ્નપત્રો ગોઠવવા તેનું મૂલ્યાંકન કરવું પરિણામ જાહેર કરવું આ બધી બાબતોમાં નોંધપાત્ર સમય લાગે છે અને ઘણા પ્રયત્નો માત્ર આ પ્રવૃત્તિઓ માટે જ સમર્પિત હોય છે જો અમારી પાસે સારી ગુણવત્તાની આઇટમ બેંક છે જે ડેટાબેઝ તરીકે ઇલેક્ટ્રોનિકલી ઉપલબ્ધ છે તો આમાંથી ઘણી પ્રક્રિયાઓ કોમ્પ્યુટરાઇઝ્ડ થઇ શકે છે આઇટમ બેંકોના પ્રકારો શું છે આપણે જાણીએ છીએ કે ભારતમાં મૂળભૂત રીતે બે પ્રકારની કોલેજો છે સ્તર 1 અને સ્તર 2 સંસ્થાઓ સ્તર 1 સંસ્થાઓ સ્વાયત્ત છે તેમની પોતાની આકારણી પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ છે જ્યારે સ્તર 2 સંસ્થાઓમાં સામાન્ય રીતે CIE તેમના કાર્યક્ષેત્રમાં હોય છે પરંતુ SEE યુનિવર્સિટી દ્વારા હોય છે તેથી આઇટમ બેન્કો મુખ્યત્વે ક્વિઝ અસાઇનમેન્ટ અને ક્લાસ ટેસ્ટ માટે હશે આઇટમ બેન્કો શિક્ષક અથવા શિક્ષકોના જૂથ દ્વારા બનાવવામાં અને સંચાલિત થાય છે કેટલાક કિસ્સાઓમાં કોર્સ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આપવામાં આવે છે 6 અથવા 7 અથવા તો 10 વિભાગો હોઈ શકે છે ત્યાં 6 7 8 ફેકલ્ટીઓ એક જ કોર્સ શીખવે છે અને તેમાંથી એક કોર્સ કોઓર્ડિનેટર તરીકે કાર્ય કરે છે શિક્ષકોના જૂથ દ્વારા આઇટમ બેંકનું સંચાલન કરી શકાય છે સ્તર 2 સંસ્થા માટે યુનિવર્સિટી સ્તરે SEE માટે આઇટમ બેન્કો બનાવવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે સ્તર 1 સંસ્થા માટે તમામ સારાંશ અને રચનાત્મક મૂલ્યાંકન સાધનો માટે આઇટમ બેન્કો સંસ્થાના સ્તરે શિક્ષક અથવા શિક્ષકોના જૂથ દ્વારા બનાવવામાં આવે છે અને સંચાલિત થાય છે સ્તર 1 સંસ્થામાં માત્ર CIE જ નહીં પરંતુ SEE નું સંચાલન સંસ્થા સ્તરે થાય છે ચાલો ક્વિઝ સોંપણીઓ વર્ગ પરીક્ષણો અને સેમેસ્ટર અંતની પરીક્ષાઓ જેવા કેટલાક સંભવિત આકારણી સાધનો માટે આઇટમ બેન્કોને જોઈએ આ માત્ર પ્રતિનિધિ છે આ બધી બાબતો કરવાની અલ્ગોરિધમિક રીત જેવું કંઈ નથી જે તમામ સંસ્થાઓ માટે સારું છે આપણે જાણીએ છીએ કે મૂલ્યાંકન પ્રક્રિયા સંસ્થાથી સંસ્થા અને અભ્યાસક્રમથી અભ્યાસક્રમ અને પ્રશિક્ષકથી પ્રશિક્ષક સુધી નોંધપાત્ર રીતે બદલાય છે તે ચોક્કસપણે એવું નથી કે એક શર્ટ ફિટ ઓલ આપણે એવું કહેવાનો પ્રયાસ નથી કરી રહ્યા કે આ એવી વસ્તુ છે જેને કાયદો બનાવવાની છે તે માત્ર એક સૂચક છે કે ગુણવત્તાવાળી આઇટમ બેંક બનાવવાની સંભવિત રીતો શું છે અને સંસ્થા વિવિધ પ્રકારના આકારણી સાધનો માટે આઇટમ બેંક બનાવવાની પ્રક્રિયા કેવી રીતે કરી શકે છે ક્વિઝ માટે આઇટમ બેન્કો ક્વિઝનો ઉપયોગ રચનાત્મક અને સારાંશ મૂલ્યાંકન બંને માટે થાય છે ક્વિઝમાં મેળવેલ ગુણ વિદ્યાર્થીઓના ગ્રેડ તરફ જઈ શકે છે કેટલીકવાર વિદ્યાર્થીઓ દ્વારા શીખવાની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા માટે આપણે માત્ર રચનાત્મક નિદાન હેતુઓ માટે પ્રશ્નોત્તરી કરી શકીએ છીએ સામાન્ય રીતે ક્વિઝમાં નાની સંખ્યામાં વસ્તુઓ હોય છે સામાન્ય રીતે 5 થી 10 એક ગુણના પ્રશ્નો બે ગુણના પ્રશ્નો પણ શક્ય છે પરંતુ તે પ્રમાણમાં ઓછું લોકપ્રિય છે સામાન્ય રીતે 5 થી 10 એક ગુણના પ્રશ્નો સામાન્ય રીતે ક્વિઝમાં પ્રશ્નો જાણકારીના સ્તરને યાદ રાખવા અથવા સમજવાના હોય છે જે વધુ સામાન્ય છે આનો ઇનકાર નથી કે અમારી પાસે ક્વિઝ પ્રશ્નો ન હોઈ શકે જે અરજી સ્તર પર છે અરજી સ્તર પર પ્રશ્ન લખવો શક્ય છે પરંતુ તે પ્રમાણમાં ઓછો લોકપ્રિય છે યાદ રાખવા અથવા સમજવાના સ્તર સાથે સંબંધિત ક્વિઝ પ્રશ્નોનો મોટાભાગે ઉપયોગ થાય છે ક્વિઝ આઇટમ્સ બહુવિધ પસંદગીના પ્રશ્નો અથવા બહુવિધ પસંદગીના પ્રશ્નો સાથે સંબંધિત હોઈ શકે છે ખાલી જગ્યાઓ ભરી શકે છે અથવા જવાબોને ક્રમ ક્રમ આપી શકે છે અથવા નીચેના સાથે મેળ ખાય છે કેટલીકવાર ખૂબ ટૂંકા જવાબો એક જ લાઇનના જવાબો પણ શક્ય છે મુખ્યત્વે આ પ્રશ્નોના પ્રકાર હશે જે ક્વિઝમાં આવી શકે છે જો બધી ક્વિઝ આઇટમ્સ કેટેગરીની છે જે લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ દ્વારા ઓફર કરવામાં આવે છે તે પ્રમાણે આપમેળે મૂલ્યાંકન કરી શકાય છે તો પછી ક્વિઝ ખૂબ અનુકૂળ રીતે સંચાલિત અને મૂલ્યાંકન કરી શકાય છે જો મુખ્યત્વે આપણે બહુવિધ પસંદગીના પ્રશ્નો પસંદ કરીએ તો આપેલા શબ્દોના સમૂહમાંથી ખાલી જગ્યાઓ ભરો જવાબોને ક્રમ આપો અથવા નીચેના સાથે મેળ કરો પછી લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ આપમેળે પ્રતિભાવોનું મૂલ્યાંકન કરી શકે છે આ કિસ્સામાં પ્રશિક્ષક ક્વિઝ વહીવટ કર્યા પછી કોઈપણ વિલંબ વગર વર્ગખંડમાં પરિણામોની ચર્ચા કરી શકે છે આ રચનાત્મક મૂલ્યાંકનના હેતુને પણ પૂર્ણ કરશે ક્વિઝ સંચાલિત કરી શકાય છે પરિણામો ટેબ્યુલેટ કરી શકાય છે અને તે ખૂબ જ ટૂંકા સમયમાં વર્ગખંડમાં ચર્ચા કરી શકાય છે તેથી ક્વિઝ માટે આઇટમ બેંક હોવાનો ચોક્કસ ફાયદો છે ક્વિઝ માટે આઇટમ બેંકમાં આપણે શરૂઆતમાં કેટલી વસ્તુઓ બનાવીએ છીએ ત્યાં કોઈ સખત અને ઝડપી નિયમ નથી આ પ્રશિક્ષક અથવા આઇટમ બેંક માટે જવાબદાર પ્રશિક્ષકોના જૂથનો વ્યક્તિલક્ષી ચુકાદો છે અમારી પાસે વિભાગ અથવા સંસ્થાની નીતિ પણ હોઈ શકે છે પરંતુ જો આપણે એમ માનીએ કે ઓછામાં ઓછી પ્રારંભિક આઇટમ બેંકમાં મૂલ્યાંકન સાધન માટે ખરેખર જરૂરી હોય તેવી વસ્તુઓ કરતાં પાંચ ગણી હોવી જોઈએ તો અમને કંઈક મળશે આની જેમ પાંચ નંબર વિશે કોઈ જાદુ નથી તે ચાર ગણો હોઈ શકે તે છ ગણો હોઈ શકે જો સમાન અભ્યાસક્રમ શીખવતો ફેકલ્ટીનો સમૂહ હોય તો આપણે એક આઇટમ બેંક બનાવી શકીએ છીએ જેમાં વસ્તુઓની સંખ્યા જરૂરી સંખ્યાના દસ ગણી હોય તમામ પ્રકારની વિવિધતાઓ શક્ય છે ચર્ચાને વિશિષ્ટ બનાવવા માટે ચાલો માની લઈએ કે આપણે એક પ્રારંભિક આઇટમ બેંક બનાવીશું જેમાં વસ્તુઓની સંખ્યા જરૂરી વસ્તુઓની પાંચ ગણી હશે જો આપણે ધારીએ કે એક સેમેસ્ટરમાં આપણી પાસે પાંચ ક્વિઝ છે અને દરેક ક્વિઝમાં પાંચ પ્રશ્નો છે તેનો અર્થ એ છે કે અમને ક્વિઝ માટે 25 પ્રશ્નો અથવા 25 વસ્તુઓની જરૂર છે પછી લગભગ પાંચ ગણી તે 125 વસ્તુઓ હશે તેથી પ્રારંભિક તબક્કામાં ક્વિઝ માટે અમારે આઇટમ બેંકમાં આશરે 125 વસ્તુઓ હોવી જરૂરી છે ત્યારબાદ આઇટમ બેન્કો કદમાં વૃદ્ધિ કરી શકે છે પરંતુ જરૂરી સંખ્યાના ઓછામાં ઓછા પાંચ ગણા જો આપણે આઇટમ બેંક બનાવીએ તો વાસ્તવિક મૂલ્યાંકન સાધન નક્કી કરવામાં અમારી પાસે વાજબી પસંદગી હશે પ્રશ્ન ક્વિઝ આઇટમ બેંકની વસ્તુઓ વર્ગના સત્રની સંખ્યાના પ્રમાણમાં લગભગ તમામ CO પર વહેંચવામાં આવનાર છે અહીં ફરીથી એક વિશિષ્ટ ઉદાહરણમાં CIE દરમિયાન લેવામાં આવતી ક્વિઝ તમામ CO ને આવરી શકશે નહીં ચોક્કસ ઉદાહરણમાં એક પ્રશિક્ષક માત્ર CO ના ઉપગણને આવરી લેવા માટે ક્વિઝ ડિઝાઇન કરી શકે છે પરંતુ અન્ય ઉદાહરણમાં પ્રશિક્ષક CO ના અલગ ઉપગણને આવરી લેવા ઈચ્છે છે તેથી આઇટમ બેંકમાં અમારી પાસે તમામ CO ને આવરી લેતી વસ્તુઓ હોવી જોઈએ જેથી તે આઇટમ બેંકમાંથી આપણે CO સાથે સંબંધિત વસ્તુઓ પસંદ કરી શકીએ જે ચોક્કસ કિસ્સામાં આયોજન કરવામાં આવી રહી છે તેથી ક્વિઝ આઇટમ બેંકમાંની વસ્તુઓ તમામ CO પર વહેંચવામાં આવનાર છે અને સંખ્યાઓ આ CO ને સમર્પિત વર્ગખંડ સત્રોની સંખ્યા પર આધાર રાખી શકે છે અથવા જો શક્ય હોય તો તે વધુ મોટી સંખ્યા હોઈ શકે છે જો એલએમએસના સાધનોનો ઉપયોગ કરીને વસ્તુઓ તૈયાર કરવામાં આવી હોય તો તે જ એલએમએસની મદદથી ક્વિઝ સરળતાથી હાથ ધરવામાં અને મૂલ્યાંકન કરી શકાય છે હકીકતમાં ક્વિઝ પોતે જ LMS દ્વારા આઇટમ બેંકમાંથી બનાવી શકાય છે આપણે ચોક્કસ માપદંડ આપી શકીએ છીએ અને રેન્ડમલી પેટર્ન મુજબ LMS આપમેળે ક્વિઝ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી શકે છે અને તે સમય ઘટાડશે સ્વાભાવિક છે કે આપમેળે બનેલી ક્વિઝની પ્રશિક્ષક દ્વારા વધુ સમીક્ષા કરી શકાય છે અને જો જરૂરી હોય તો ફેરફારો કરી શકાય છે એવું કંઈ નથી જે કહે છે કે આખી પ્રક્રિયા ખૂબ યાંત્રિક છે પ્રશિક્ષકની સ્વતંત્રતા સાથે ક્યારેય સમાધાન કરવામાં આવતું નથી અને પ્રશિક્ષકને આપમેળે ઉત્પન્ન થતા સાધનને સુધારવાની તમામ સ્વતંત્રતા હોય છે ક્વિઝ માટેની આઇટમ બેન્કો વ્યક્તિગત શિક્ષકો અથવા સમગ્ર સંસ્થામાં સમાન અભ્યાસક્રમ ઓફર કરતા શિક્ષકોના જૂથ દ્વારા બનાવવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે તેથી મૂળભૂત રીતે તે CIE માટે છે તેથી ક્વિઝ માટેની આઇટમ બેન્કો વ્યક્તિગત શિક્ષકો દ્વારા બનાવવામાં આવે છે અને તેનું સંચાલન કરવામાં આવે છે સોંપણીઓ માટે આઇટમ બેંકો સોંપણીઓ સામાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીઓ પાસેથી વર્ગખંડની બહાર કામ કરવાની અપેક્ષા રાખે છે મૂળભૂત રીતે ઘરેલું સોંપણીઓ લે છે સોંપણી પ્રશ્નોના જવાબ આપવા માટે સામાન્ય રીતે અંતર્ગત ખ્યાલો અને પ્રક્રિયાઓને સમજવા માટે વિદ્યાર્થીઓ પાસેથી નોંધપાત્ર સમયની જરૂર પડે છે કારણ કે મોટાભાગે સોંપણીઓમાં પૂછાયેલા પ્રશ્નો ઉચ્ચ જ્ઞાનના સ્તરે હોય છે અસાઇનમેન્ટમાં મુખ્યત્વે ત્રણ આઇટમ્સ હોય છે ક્યારેક માત્ર બે અથવા તો એક કેટલીકવાર તે જાણકારીના સ્તર સાથે સંબંધિત ચાર પણ હોઈ શકે છે કેટલાક કિસ્સાઓમાં અયોગ્ય રીતે વ્યાખ્યાયિત સમસ્યાઓ અને ઉચ્ચ સ્તરની વસ્તુઓનું વિશ્લેષણ મૂલ્યાંકન અને શ્રેણીઓ બનાવવી એ સોંપણી તરીકે આપી શકાય છે કારણ કે જેમ આપણે અગાઉ જોયું છે આ જ્ઞાનના સ્તરે વસ્તુઓનું વિશ્લેષણ મૂલ્યાંકન અને બનાવવું વર્ગ પરીક્ષણો જેવા મર્યાદિત સમયના મૂલ્યાંકનમાં ખૂબ જ મુશ્કેલ છે આ સ્તરે વસ્તુઓ રાખવી ખૂબ જ મુશ્કેલ છે તેથી તેઓ સોંપણીઓમાં સમાવી શકાય છે સંદર્ભ પર આધાર રાખીને કેટલાક સોંપણીઓમાં નીચલા સ્તરની વસ્તુઓ પણ હોઈ શકે છે જેમ કે સમજશક્તિના સ્તરને સમજવું અથવા યાદ રાખવું જોકે તે થોડું ઓછું સામાન્ય છે સૈદ્ધાંતિક રીતે નીચલા સ્તરને આવરી લેતી સોંપણી શક્ય છે જો પ્રશિક્ષકને લાગે કે વિદ્યાર્થીઓએ ચોક્કસ CO ની સારી સમજણ માટે પણ આ વસ્તુઓમાંથી પસાર થવું પડશે સોંપણીઓ માટે ફરીથી આઇટમ બેંક સૂચક રીતે છે જો સરેરાશ સોંપણીમાં ત્રણ વસ્તુઓ હોય અને જો સેમેસ્ટરમાં ત્રણ સોંપણીઓ આપવામાં આવે તેનો અર્થ એ છે કે અમને 45 વસ્તુઓની જરૂર છે 9 વસ્તુઓ x 5 ગણી 45 વસ્તુઓ અથવા 45 થી ઉપર આ 45 વિશે જાદુઈ કંઈ નથી અમારી પાસે મોટી આઇટમ બેંક પણ હોઈ શકે છે આઇટમ્સ સંબંધિત જ્ઞાનના સ્તરે કોર્સના તમામ CO ને સંબોધવા માટે રચાયેલ હોવી જોઈએ ચોક્કસ સોંપણી તમામ CO ને આવરી શકશે નહીં હકીકતમાં કોર્સ ડિલિવરીના ચોક્કસ કિસ્સામાં એકસાથે લેવામાં આવેલી તમામ સોંપણીઓ પણ તમામ CO ને આવરી શકતી નથી પરંતુ આઇટમ બેંક તમામ CO ને આવરી લેવા માટે રચાયેલ હોવી જોઈએ જેથી પ્રશિક્ષકને પસંદ કરેલા CO અને તેમના જ્ઞાનના સ્તરનો ઉપયોગ કરીને સોંપણી બનાવવાની સ્વતંત્રતા હોય ક્લાસ ટેસ્ટ માટે આઇટમ બેન્કો કેવી રીતે બનાવવી તમામ પરીક્ષણો કોર્સના શિક્ષક દ્વારા સ્તર 1 અને સ્તર 2 સંસ્થાઓમાં ડિઝાઇન હાથ ધરવામાં અને મૂલ્યાંકન કરવામાં આવે છે જો કોઈ ચોક્કસ કોર્સ મોટી સંખ્યામાં ફેકલ્ટીઓ દ્વારા બહુવિધ વિભાગોમાં આપવામાં આવે છે તો સામાન્ય રીતે એક કોર્સ કોઓર્ડિનેટર હોય છે જે ખાતરી કરે છે કે તમામ વિભાગોમાં પરીક્ષણો એકસમાન છે તેથી આપણે કહી શકીએ કે સંબંધિત ફેકલ્ટી સાથે કોર્સ કોઓર્ડિનેટર પરીક્ષણો માટે જવાબદાર રહેશે સામાન્ય રીતે આંતરિક પરીક્ષણોનો સમયગાળો 60 મિનિટનો હોય છે જો કે 90 મિનિટની કસોટી શક્ય છે પરીક્ષણો સામાન્ય રીતે 15 ગુણ અથવા 20 ગુણ અથવા 30 ગુણ માટે ડિઝાઇન કરવામાં આવે છે ક્યારેક 50 માર્ક્સ માટે પણ પરંતુ પછી CIE પ્રાપ્તિઓની ગણતરીમાં પરીક્ષણોને આપવામાં આવેલા વાસ્તવિક ભારને આધારે તેઓ યોગ્ય રીતે માપવામાં આવે છે પરીક્ષામાં આપવામાં આવેલ ટકાવારી ભારના મુજબ પ્રાપ્તિઓ નીચે ચિહ્નિત થયેલ છે આ વધુ અનુકૂળ છે કારણ કે 15 20 અથવા 30 ગુણ સાથે આકારણી સાધન ડિઝાઇન કરવું વધુ અનુકૂળ રહેશે સામાન્ય રીતે જો ડિઝાઇન આ સ્તરે થાય અને પછી પ્રાપ્તિઓ યોગ્ય રીતે ઓછી કરવામાં આવે પરીક્ષણ દ્વારા સંબોધિત CO પરીક્ષાના શેડ્યૂલ સમય પર આધાર રાખે છે પ્રશિક્ષક પરીક્ષામાં CO ને કેવી રીતે આવરી લેવા માંગે છે તે આકારણી યોજનાનો એક ભાગ છે પરીક્ષણ દ્વારા સંબોધિત CO પરીક્ષાના નિર્ધારિત સમય અને આકારણી યોજના પર આધાર રાખે છે સંબંધિત CO ને આપવામાં આવેલા વજન વસ્તુઓનું જ્ઞાનનું સ્તર અને વસ્તુઓ સાથે સંકળાયેલ ગુણ બધા શિક્ષક દ્વારા સંપૂર્ણપણે નક્કી કરવામાં આવે છે જે રીતે વાસ્તવમાં પરીક્ષણો હાથ ધરવામાં આવે છે તેમાં નોંધપાત્ર તફાવત છે ટેસ્ટ એસેસમેન્ટ પેટર્ન માટે ઉદાહરણ બે ટેસ્ટ છે ટેસ્ટ 1 અને ટેસ્ટ 2 અને ટેસ્ટ 1 ત્રણ CO ને આવરી લે છે CO1 CO2 CO3 અને ટેસ્ટ 2 બે CO ને આવરી લે છે CO4 અને CO5 મહેરબાની કરીને નોંધ કરો કે CO6 પરીક્ષણોમાં આવરી લેવામાં આવતું નથી બે ટેસ્ટ ત્રણ CO ને આવરી લેતી ટેસ્ટ 1 બે CO ને આવરી લેતી ટેસ્ટ 2 CO ના જ્ઞાનના સ્તરો પણ કોષ્ટકમાં આપવામાં આવ્યા હતા તેના આધારે પરીક્ષણ 1 માં CO1 ને અનુરૂપ અમારી પાસે 5 ગુણના પ્રશ્નો છે CO2 5 ગુણને અનુરૂપ CO3 5 ગુણને અનુરૂપ એટલે કે આ કિસ્સામાં પરીક્ષણ 15 ગુણ માટે છે પછી CO4 ને અનુરૂપ અમારી પાસે પરીક્ષણ 2 માં 7 ગુણ અને CO5 ને અનુરૂપ 8 ગુણ છે આ તમામ આકારણી પેટર્નનો ભાગ છે જે પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે ગુણ પોતે ઉપવિભાજિત છે CO1 માટે પરીક્ષણ 1 માં 5 ગુણ યાદ સ્તર પર 2 ગુણ હતા સમજ સ્તર પર 3 ગુણ CO2 માટે તમામ 5 ગુણ સમજ સ્તર પર છે અને CO3 માટે તમામ 5 ગુણ અરજી સ્તર પર છે CO4 માટે સમજ સ્તર પર 2 ગુણ લાગુ સ્તર પર 5 ગુણ CO5 માટે સમજ સ્તર પર 2 ગુણ અને લાગુ સ્તર પર 6 ગુણ પેટર્ન પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે આપણે આ ગુણના વિતરણને જોવાની જરૂર છે આ ગુણ જે દરેક CO અને જાણકારીના સ્તર સાથે સંકળાયેલા છે તે શિક્ષક દ્વારા નક્કી કર્યા મુજબ એક અથવા વધુ વસ્તુઓ પર વહેંચી શકાય છે ઉદાહરણ તરીકે CO1 માટે આપણને યાદ સ્તરથી 2 ગુણની જરૂર છે આપણે આ 2 ગુણ કેવી રીતે મેળવી શકીએ આપણે નક્કી કરી શકીએ છીએ કે અમારી પાસે બે પ્રશ્નોબે આઇટમ્સ હશે દરેક 1 ગુણ તેથી કોષ્ટકમાં જો તમે CO1 ને અનુરૂપ જુઓ અને સ્તર યાદ રાખો 2 ગુણ વાસ્તવમાં દરેક 1 ગુણના બે પ્રશ્નો સાથે બનેલા છે આ સંપૂર્ણપણે પ્રશિક્ષકની સ્વતંત્રતા અને વિશેષાધિકાર છે પરંતુ પ્રશિક્ષકે આ અગાઉથી નિર્ણય લેવાની જરૂર છે એ જ રીતે CO1 સ્તર 3 ગુણ સમજો તે બે પ્રશ્નોથી બનેલા છે એક પ્રશ્નમાં 2 ગુણ અને બીજા પ્રશ્નમાં 1 ગુણ છે આઇટમ બેંકમાંથી સાચી વસ્તુઓ લેવા માટે આ જરૂરી છે જો આપણે સમજણ સ્તર પર CO1 માટે પ્રશ્ન લખતા હોઈએ તો આપણે 2 ગુણની એક વસ્તુ અને 1 ગુણની બીજી વસ્તુ પસંદ કરવાની જરૂર છે આ તે નિર્ણય છે જે આપણે લેવાની જરૂર છે CO CL અને ગુણ મુજબ આઇટમ વિતરણ કરવાની જરૂર છે જો આ સાધન એલએમએસને ઇલેક્ટ્રોનિક રીતે પ્રદાન કરી શકાય છે તો આકારણી સાધન આપમેળે પણ પેદા થઈ શકે છે ઉદાહરણ તરીકે CO2 માટે સમજ સ્તર પર તે 5 ગુણ ધરાવે છે અને આ 5 ગુણ બે વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે 3 ગુણ માટે એક આઇટમ 2 ગુણ માટે બીજી વસ્તુ એ જ રીતે તમે અન્ય તમામ બાબતો પર નજર કરી શકો છો ઉદાહરણ તરીકે અરજી સ્તર પર CO5 માટે આપણી પાસે 6 ગુણ હોવા જરૂરી છે જે બે વસ્તુઓથી બનેલા છે 3 ગુણની એક વસ્તુ અને બીજી ગુણ 3 ગુણની તેનો અર્થ એ કે CO5 માટે આપણને 3 ગુણની બે વસ્તુઓની જરૂર છે જો તમે એક આઇટમ બેંક બનાવવા માંગો છો જે તેના 5 ગણી હોય તો આપણને 3 ગુણની 10 વસ્તુઓની જરૂર છે આ જ કારણ છે કે આપણે ગુણને આકારણી વસ્તુઓમાં વહેંચવાની જરૂર છે એ જ રીતે જો તમે જુઓ તો CO4 માટે અમને 3 ગુણની એક આઇટમની જરૂર છે અને જો તમે આઇટમ બેન્ક બનાવવા માંગો છો જે તેના પાંચ ગણી હોય તો અમારે અરજી સ્તર પર CO4 ને અનુરૂપ 3 ગુણની 5 વસ્તુઓ બનાવવાની જરૂર છે એ જ રીતે આપણે આઇટમ બેંકની જરૂરિયાતોને પૂર્ણ કરી શકીએ છીએ અને તે પરીક્ષણ માટે આઇટમ બેંકનું માળખું હશે અમને યાદ સ્તર પર CO1 માટે 10 1 ગુણના પ્રશ્નોની જરૂર છે એ જ રીતે અન્ય તમામ CO માટે કેવા પ્રકારની આઇટમ બેંક બનાવવાની જરૂર છે ઉદાહરણ તરીકે CO5 માટે આપણે જોયું કે આપણને 3 ગુણની બે વસ્તુઓની જરૂર છે તેથી પાંચ ગણી 10 આપણે એક આઇટમ બેંક બનાવવાની જરૂર છે જેમાં અરજી સ્તર પર 10 વસ્તુઓ હોય દરેક 3 ગુણ CO5 ને અનુરૂપ આ અમને પરીક્ષણો માટે આઇટમ બેંકના બંધારણનો અંદાજિત ખ્યાલ આપે છે અનુસરવા માટે કોઈ કડક નિયમ જેવું કંઈ નથી 10 ને બદલે આપણે 15 બનાવી શકીએ તે 20 હોઈ શકે પરંતુ આઇટમ બેંકનો અસરકારક ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછું આઇટમ બેંકમાં વસ્તુઓની સંખ્યા હોવી જોઈએ તેમ છતાં એવું લાગે છે કે આપણે નોંધપાત્ર પ્રયત્નો કરી રહ્યા છીએ આ ફક્ત એક જ વાર કરવામાં આવે છે અને ઉપયોગો ઘણા હોઈ શકે છે શિક્ષક દરેક તબક્કે પસંદગીઓ કરે છે પસંદગીઓ અભ્યાસક્રમની ધારણા વિષયવસ્તુ વિષય અથવા સૂચના વિદ્યાર્થીઓના જ્ઞાનની ક્ષમતાઓ સંદર્ભ અને અન્ય ઘણા સંદર્ભ પરિબળો પર આધારિત છે આઇટમ બેંકની રચના વિશે કોઈ કઠોરતા નથી શિક્ષકને સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આ તે કરવાની રીતનું જ સૂચક છે ચોક્કસપણે એક માળખું તમામ અભ્યાસક્રમોને લાગુ પડતું નથી તમામ સંસ્થાઓને નહીં આઇટમ બેન્કો બનાવવા માટે પ્રશિક્ષક પાસે નોંધપાત્ર પ્રમાણમાં સ્વતંત્રતા અને જવાબદારી છે આ આઇટમ બેંકની તમામ સૂચક લાક્ષણિકતાઓ છે SEE માટે આઇટમ બેંક SEE વધુ માળખાગત છે કારણ કે સામાન્ય રીતે આ સમગ્ર સંસ્થાઓમાં હોય છે SEE ની બે લોકપ્રિય રચનાઓની અગાઉ ચર્ચા કરવામાં આવી હતી દરેક પ્રશ્નના ગુણ સમાન છે એક કિસ્સામાં તેઓ 20 હતા બીજા કિસ્સામાં તેઓ 16 હતા પેપર સેટિંગ મૂળભૂત રીતે સ્તર 2 સંસ્થાઓ માટે યુનિવર્સિટી સ્તરે થાય છે અને પેપર સેટરને આઇટમ બેંકનો ઉપયોગ કરવો પડે છે અને તેણી પાસે ત્રણ કે ચાર વસ્તુઓ પર 20 ગુણ વહેંચવાની પસંદગી હોય છે પેટા વિભાગ આ અર્થમાં હોઈ શકે છે કે પ્રથમ પ્રશ્નમાં ચાર પેટા વિભાગ a b c d અને આ ચાર પેટા વિભાગમાં ગુણ વિતરણ હોઈ શકે છે શિક્ષકને સ્વતંત્રતા છે જોકે કેટલીક સંસ્થાઓ પાસે આ અંગે ચોક્કસ માર્ગદર્શિકા છે ટાયર 1 સંસ્થામાં શિક્ષકે આ કરવાનું છે આઇટમ બેંકો અહીં નમૂનાના બંધારણમાં આપેલ વસ્તુઓની પાંચ ગણી સંખ્યા સાથે ફરીથી ડિઝાઇન કરી શકાય છે અહીં પ્રથમ પ્રશ્નમાં વાસ્તવમાં તેના દ્વારા આવરી લેવામાં આવેલા બે CO છે CO1 અને CO2 તે બંને પ્રથમ પ્રશ્નમાં આવરી લેવામાં આવ્યા છે બીજા પ્રશ્નમાં CO3 ત્રીજા પ્રશ્નમાં CO4 ચોથા પ્રશ્નમાં CO5 પાંચમા પ્રશ્નમાં CO6 આવરી લેવામાં આવ્યા છે કુલ પાંચ પ્રશ્નો છે પ્રથમ પ્રશ્ન બે CO ને આવરી લે છે બાકીના પ્રશ્નો દરેક એક CO ને આવરી લે છે અને પસંદગી આંતરિક છે આપણે કહી શકીએ કે CO1 ને અનુરૂપ આપણે સમજ સ્તર પર 6 ગુણ આપવા માંગીએ છીએ બીજો પ્રશ્ન સમજ સ્તર પર 4 ગુણ CO1 સમજ સ્તર પર છે અને તે બે વસ્તુઓનો ઉપયોગ કરીને મૂલ્યાંકન કરવામાં આવે છે બંને સમજ સ્તર પર એક 6 ગુણ માટે અન્ય 4 ગુણ પર તેવી જ રીતે તેના માટે વૈકલ્પિકમાં સમજ સ્તર પર 6 ગુણ અને સમજ સ્તર પર ફરીથી 4 ગુણ છે આપણને બે વસ્તુઓની જરૂર છે 6 ગુણની એક આઇટમ 4 ગુણની બીજી વસ્તુ એ જ રીતે બીજો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન ચોથો પ્રશ્ન પાંચમો પ્રશ્ન તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે CO6 જે લાગુ સ્તર પર છે અમારી પાસે તદ્દન 20 ગુણ છે 4 સમજ સ્તર પર એક પ્રશ્ન અરજી સ્તર પર 8 ગુણમાંથી બે આ રીતે SEE ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટ્રક્ચર નક્કી થાય છે અને તે સૂચવે છે કે આઇટમ બેંકમાં આપણી પાસે કેટલી વસ્તુઓ હોવી જોઈએ તેના આધારે આપણે આઇટમ બેંક બનાવી શકીએ છીએ આઇટમ બેન્કોનું સંચાલન ખૂબ જ અગત્યનું ભાષા માટે તમામ વસ્તુઓની સમીક્ષા કરવાની જરૂર છે એવું નથી કે ભાષા હંમેશા ખરાબ અથવા એકસરખી સારી હોય છે ભાષા યોગ્ય છે તેની ખાતરી કરવી જરૂરી છે વસ્તુઓમાં કોઈ અસ્પષ્ટતા નથી તકનીકી ચોકસાઈ અને સરેરાશ વિદ્યાર્થી દ્વારા જરૂરી સમય સમીક્ષા પ્રક્રિયા હોવી જરૂરી છે બધી વસ્તુઓને અનુરૂપ CO જાણકારીના સ્તર ગુણ સાથે ટેગ કરવી જોઈએ અને જો તમે તેમને મુશ્કેલીના સ્તર સાથે પણ ટેગ કરી શકો તો તે ખૂબ અનુકૂળ રહેશે પછી આપણે ખાતરી કરી શકીએ છીએ કે પસંદગીના પ્રશ્નો બંને સમાન મુશ્કેલી સ્તર પર છે જો આપણને એક પ્રશ્ન હોય અને પછી તે અથવા હોય અને બીજો પ્રશ્ન હોય બંને એક જ CO સાથે જોડાયેલા હોય તો આપણે ખાતરી કરી શકીએ કે બંને એક જ મુશ્કેલી સ્તર પર છે પછી પસંદગી વધુ અર્થ હશે આઇટમ બેંકો યોગ્ય રીતે ડિઝાઇન કરવી જોઈએ જેથી ભલે તમે કોઈ લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ ન કરતા હોવ જો તમે તેનો જાતે પણ ઉપયોગ કરી રહ્યા છો તે અનુકૂળ છે તેથી આઇટમ બેંક મેન્યુઅલ વપરાશ તેમજ ઇલેક્ટ્રોનિક વપરાશ માટે યોગ્ય હોવી જોઈએ તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આઇટમ બેંકને ગતિશીલ રાખવી જોઈએ દર વર્ષે અથવા દરેક સેમેસ્ટર અથવા દર 2 વર્ષે સંસ્થાની સુવિધાના આધારે લગભગ 10 ટકા વસ્તુઓ આઇટમ બેંકમાંથી દૂર કરી શકાય છે અને સંગ્રહિત કરી શકાય છે આર્કાઇવ કરેલી વસ્તુઓ થોડા વર્ષો પછી ફરીથી લાવી શકાય છે મૂળભૂત રીતે તેઓ ફેંકવામાં આવતા નથી પછી 10 ટકા નવી વસ્તુઓ ઉમેરવામાં આવે છે આ રીતે આઇટમ બેંક ગતિશીલ બને છે અને સમયાંતરે વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ હોવી જોઈએ જો અમારી પાસે એક આઇટમ બેંક છે જે પૂરતી મોટી છે જરૂરી સંખ્યાના 50 ગણા પ્રશ્નો પૂછો તો પછી આઇટમ બેંકના પ્રતિનિધિ વિભાગ વિદ્યાર્થીઓને પણ દૃશ્યક્ષમ બનાવી શકાય છે તેઓ વિદ્યાર્થીઓને કઈ પ્રકારની વસ્તુઓની અપેક્ષા રાખી શકે છે તે અંગે વિચાર આવશે અને તે વિદ્યાર્થીઓને તેમની શીખવાની પ્રવૃત્તિઓના આયોજનમાં મદદરૂપ થશે આ થવા માટે આપણી પાસે એક આઇટમ બેંક હોવી જોઈએ જે વ્યાજબી રીતે મોટી છે પરંતુ સમયાંતરે ચોક્કસપણે આઇટમ બેંક કદમાં વધી શકે છે એકવાર અમારી પાસે એક આઇટમ બેંક છે જે પૂરતી મોટી છે આપણે તેના પ્રતિનિધિ વિભાગને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી શકીએ છીએ આઇટમ બેંકો હોવાનો તે બીજો ફાયદો હશે સત્રની શરૂઆતમાં મેં કહ્યું તેમ બદલાતા મંતવ્યો છે અગાઉ વાસ્તવમાં આઇટમ બેન્કોને મોટાભાગના પ્રશિક્ષકો દ્વારા અણગમાથી જોવામાં આવતી હતી તેઓ માનતા હતા કે આનાથી વિદ્યાર્થીઓ દ્વારા શીખવાની ગુણવત્તામાં ઘટાડો થશે તેઓ સ્વીકાર્ય ન હતા પરંતુ હવે શિક્ષકો અને શૈક્ષણિક સંચાલકોએ સારી રીતે સંચાલિત આઇટમ બેન્કોની ઉપયોગીતા જોવાનું શરૂ કર્યું છે આ હવે વધુ સ્વીકાર્ય છે અને આઇટમ બેંકનું સર્જન હંમેશા સમૂહ પ્રયત્ન હોવું જોઈએ અને યુનિવર્સિટી કક્ષાએ સારી અને મોટી આઇટમ બેંક બનાવવા માટે વધારે મહેનતની જરૂર છે નોંધપાત્ર સંકલન પરંતુ ફાયદા ઘણા છે સેમેસ્ટર અંતની પરીક્ષાનાં સાધનો પણ વર્ષોથી સારી ગુણવત્તા સમાન ગુણવત્તાનાં હોઈ શકે છે આઇટમ બેંકોના સંચાલન માટે સોફ્ટવેર સાધનોનો ઉપયોગ અને સારી ગુણવત્તાના મૂલ્યાંકન સાધનો બનાવવાથી ફેકલ્ટી સંસ્થા યુનિવર્સિટી પરીક્ષા વિભાગ પરનો ભાર ઓછો થશે ફાયદા ઘણા છે આકારણી પેટર્ન સાધનો આઇટમ બેન્કોની રચના તે બધા સૂચક છે જેમ મેં ઉલ્લેખ કર્યો છે અભ્યાસક્રમોની વાસ્તવિક પ્રકૃતિ શિક્ષકોના મંતવ્યો તે તમામ સંસ્થા અભ્યાસક્રમોમાં અલગ અલગ હોય છે આમાંથી કશું જ કાયદાકીય પાત્ર મળ્યું નથી તેઓ સૂચક નથી દરેક સંસ્થાએ મૂલ્યાંકન માટે તેની પોતાની સામાન્ય રચનાઓ વિકસાવવી જોઈએ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આકારણીની રચના માટે કેટલીક પ્રક્રિયા કરવી વ્યાયામ આઇટમ બેંકો ક્વિઝ સોંપણીઓ પરીક્ષણો માટે સ્ટ્રક્ચર્સ ડિઝાઇન કરો અને તમારી પોતાની ધારણાઓ બનાવવા માટે તમારા કોર્સ માટે જુઓ આ કસરતોના પરિણામો tale iisctagmail com પર શેર કરવા બદલ આભાર આ સાથે આપણે ડિઝાઇનનો તબક્કો પૂરો કર્યો છે આગામી એકમમાં પરિણામ વિકાસના તબક્કાની પેટા પ્રક્રિયાઓને સમજશે આભાર અને આપણે ફરી મળીશું